હેલો બધાને વ્યવહારુ અભિગમ સાથે સર્વિસ માર્કેટિંગ પર આ સત્રમાં આપનું સ્વાગત છે મારું નામ ડો બિપ્લબ દત્ત છે અને મારા સંપર્કો આપવામાં આવ્યા છે જેથી જો તમારે કોઈ ફીડબેક આપવો હોય તો તમે મને લખી શકો અને હું તમને શક્ય તેટલો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ આજે આપણે આ સત્રમાં પાઠ 9 અને 10 જોઈશું તેથી પાઠ 9 સર્વિસ માર્કેટિંગ પ્રક્રિયા અને સર્વિસ ની માર્કેટિંગ પ્રક્રિયા વિશે છે જે આજે ચર્ચા કરવામાં આવશે તેથી સર્વિસ માટે માર્કેટિંગ પ્રક્રિયા આપણે જોઈએ છીએ કે સર્વિસ ના માર્કેટિંગમાં 7 ભાગ છે જેને ઉત્પાદન પ્રક્રિયા લોકો સ્થળ ભૌતિક પુરાવા પ્રમોશન અને કિંમત કહેવામાં આવે છે અને આ 7 ટુકડાઓને સામૂહિક રીતે સર્વિસ માટે માર્કેટિંગ મિક્સ કહેવામાં આવે છે ઉત્પાદન એ સર્વિસ પ્રોડક્ટ છે જે ઇનટેન્જીબલ ઉત્પાદન છે જે સર્વિસ પ્રોવાઇડર અને ગ્રાહક વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયામાંથી બહાર આવે છે પ્રક્રિયા એ બધી પૃષ્ઠભૂમિ પ્રક્રિયાઓ તેમજ આગળની તબક્કાની પ્રક્રિયાઓ છે જે રજીસ્ટ્રેશન વગેરે જેવી ચાલુ રહે છે જે લોકોને સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે આગળ વધવાની છે લોકોનો અર્થ એ છે કે જે લોકો સર્વિસ નો ભાગ છે તે ગ્રાહકો સિવાય અથવા કેટલીક વખત ગ્રાહકો સહિત તેથી આ લોકો ભેગા મળીને સર્વિસ પ્રોડક્ટ બનાવે છે અને તેને ગ્રાહકો સુધી પહોંચાડે છે 7P માંથી સ્થળ નો અર્થ એ વિતરણ માટેની ચેનલ થાય છે સ્થળ એટલે આઉટલેટ અથવા છૂટક આઉટલેટ હોઈ શકે જ્યાં સર્વિસ પૂરી પાડવામાં આવે છે ઉદાહરણ તરીકે ફાસ્ટ ફૂડ સેન્ટર ભૌતિક પુરાવા એ સર્વિસ સર્વિસ પ્રદાતા અને ગ્રાહક વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયામાંથી જન્મે છે સર્વિસ પણ ઇનટેન્જીબલ છે સર્વિસ ઇનટેન્જીબલ હોવાથી ગ્રાહકો તે સર્વિસ ના ભૌતિક પુરાવાને જોવા માગે છે જેથી પૂરી પાડવામાં આવતી સર્વિસ પ્રત્યે ટેન્જીબલ લાગણી હોય પ્રમોશન એ છે કે લોકોને કેવી રીતે સર્વિસ આપવામાં આવે છે અને લોકોને કેવી રીતે સર્વિસ ની જાહેરાત કરવામાં આવે છે તેઓ સર્વિસ વિશે કેવી રીતે જાણ કરે છે તેમને સર્વિસ કેવી રીતે ગમે છે સર્વિસ ખરીદ્યા પછી તેમને કેવું લાગે છે આ બધું પ્રમોશનનો એક ભાગ છે અને કિંમત ચર્ચા કરવા માટે કંઈ નથી કિંમત એ કિંમત છે જે ગ્રાહકોને સર્વિસ મેળવવા માટે ચૂકવવી પડે છે તેથી આને સામૂહિક રીતે સર્વિસ માટે માર્કેટિંગ મિક્સ કહેવામાં આવે છે માર્કેટિંગ મિક્સને એવી રીતે ડિઝાઇન કરવું જોઈએ કે તેઓ એકબીજા સાથે સુસંગત હોય અને ગ્રાહકોના મનમાં અમારી સર્વિસ ની સ્થિતિ સાથે સુસંગત છબી પ્રદાન કરે તેથી એકબીજા સાથે સુસંગત શબ્દનો અર્થ શું છે તેથી વિચાર એ છે કે જો સર્વિસ ખૂબ જ ઉત્તમ સર્વિસ અદભૂત સર્વિસ છે તો લોકો તમામ પ્રશિક્ષિત લોકો છે જે સર્વિસ પૂરી પાડે છે પછી ભૌતિક પુરાવા પણ શ્રેષ્ઠ ગુણવત્તાના હોવા જોઈએ અને તે મુજબ કિંમત પણ થોડી વધુ હશે ક્રમમાં કે આ બધા એકસાથે સારી રીતે ચાલે છે તે બધા એકબીજા સાથે સુસંગત છે અને સર્વિસ પેકેજ મૂંઝવણભર્યું નથી પરંતુ ગ્રાહકો સર્વિસ પેકેજને એક પેકેજ તરીકે સમજે છે અને તેઓ જાણે છે કે શું અપેક્ષા રાખવી અને તેઓ જે સર્વિસ અપેક્ષિત છે તે પણ પ્રાપ્ત કરે છે તેથી સર્વિસ નું પ્રદર્શન સર્વિસ ની અપેક્ષા સમાન છે તો પછી અમે સર્વિસ માર્કેટિંગ પ્રક્રિયા પર જઈએ છીએ તેથી સર્વિસ માર્કેટિંગ પ્રક્રિયામાં 5C 0440 વિશ્લેષણનો સમાવેશ થાય છે કારણ કે તે લોકપ્રિય રીતે જાણીતું છે તેથી અહીં આપણે સૌપ્રથમ મૂલ્યની ઓળખ સાથે પ્રારંભ કરીએ છીએ તેથી મૂલ્યને ઓળખવામાં સંદર્ભના વાતાવરણના વિશ્લેષણ ગ્રાહકનું વિશ્લેષણ અને તેમની જરૂરિયાતો અને પસંદગીઓ શામેલ છે કંપની અને તેની ક્ષમતાઓ તકો અને ભય કંપનીના અંતર અને નબળાઈઓનું વિશ્લેષણ છે પછી સ્પર્ધકોનું વિશ્લેષણ જે સ્પર્ધકો હતા તે હાજર હતા અને આશા છે કે જ્યાં સમાન પ્રકારની સર્વિસ સર્વિસ નો વિકલ્પ છે અને પછી સહયોગી વિશ્લેષણ એટલે કે તમારા સર્વિસ પોઇન્ટના સહયોગી કોણ છે ઉદાહરણ તરીકે બેંક ફાઇનાન્સર અને સપ્લાય ચેઇન પાર્ટનર તેથી આ તમારા સર્વિસ ઉદ્યોગ માટે અથવા તમારી સર્વિસ કંપની માટે સહયોગી હશે પછી અમે ગ્રાહકોને ઓળખવા માટે આવીએ છીએ તેથી મૂલ્યને ઓળખવું આ ભાગને અત્યાર સુધી ખૂબ વિગતવાર સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે તેથી આ પછી અમે ગ્રાહકોને ઓળખવા પર ધ્યાન આપીશું જે વિભાજન લક્ષ્ય અને સ્થિતિ છે તેથી તેને વિભાજીત કરવું એ બજારમાં ગ્રાહકોને જૂથબદ્ધ કરવાનું છે ઠીક છે અને અમે ગ્રાહકોને એવી રીતે ગ્રુપ કરીએ છીએ કે એક જ ગ્રુપના લોકો એકબીજા જેવા છે અને જુદા જુદા ગ્રુપના લોકો એકબીજાથી અલગ છે પછી અમે વધુ સેગમેન્ટ્સ પર 1 અથવા 2 લક્ષ્યાંક જાય છે તેથી જ્યારે આપણે ટાર્ગેટિંગ માટે જઈએ છીએ ત્યારે આપણે વાસ્તવમાં જોઈએ છીએ કે સેગમેન્ટ નફાકારક છે કે કેમ સેગમેન્ટ્સને તેઓ જે અપેક્ષા રાખે છે તે અમે આપી શકીશું કે નહીં જે ટૂંકમાં 2310 ટાર્ગેટિંગ કહેવાય છે પછી આવે છે સ્થિતિ એટલે કે સેવા વિષે ગ્રાહકો ના મનમાં અને હરીફોમાં આપડી સેવા ને પ્રદાન કઈ રીતે કરવું અને જ્યારે હરીફો પણ આજ પ્રકારની સેવા આપતા હોય ત્યારે આપડે આપડી સેવાની સ્થિતિ કેવી રાખીશું તમે તમારી સર્વિસ ને કેવી રીતે સ્થાન આપો છો જેથી તે અલગ થઈ જાય તે અન્ય લોકોથી અલગ છે અને તેથી તમારા ગ્રાહકોને ખૂબ જ અનન્ય સર્વિસ પૂરી પાડવા માટે દેશમાં દેશમાં સ્થાન છે તેથી મૂલ્યની ઓળખ કરનારા ગ્રાહકોને ઓળખવા આ બધા વાસ્તવમાં વિશ્લેષણ છે જે આપણે જોયા છે ગ્રાહકોને ઓળખી કાઢીએ છીએ જે હવેથી જોશું અને ગ્રાહકોને ઓળખવાનો આ ભાગ છે જે ગ્રાહકોને પસંદ કરી રહ્યા છે જે વિભાજન લક્ષ્ય અને સ્થિતિ છે તે તમામ સર્વિસ વ્યૂહરચના વિશે છે આ સર્વિસ પ્રેક્ટિસ બની જાય છે જે સર્વિસ નું માર્કેટિંગ મિશ્રણ છે અમે પહેલેથી જ ચર્ચા કરી છે કે સર્વિસ જે મૂલ્ય પ્રદાન કરે છે તે તે છે જે ઉત્પાદન અને પ્રક્રિયા છે આ ઉત્પાદનો અને સર્વિસ પ્રક્રિયા છે પછી અમે લોકો સ્થળ અને ભૌતિક પુરાવા દ્વારા મૂલ્ય પહોંચાડવા માટે આવીએ છીએ જેના દ્વારા ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવામાં આવે છે પછી આપણે સંચાર મૂલ્ય પર આવીએ છીએ તેથી સંદેશાવ્યવહાર મૂલ્ય પ્રમોશન જાહેરાતો વેબસાઇટ્સ વેચાણ પ્રમોશન વ્યક્તિગત વેચાણ વિશે છે જે ગ્રાહકને સર્વિસ નું મૂલ્ય જણાવવા માટે કરવામાં આવે છે સર્વિસ ખરીદવી જોઈએ પછી આપણે મૂલ્યને કેપ્ચર કરવા માટે આવીએ છીએ તેથી અત્યાર સુધી સર્વિસ વ્યવસાય માત્ર મૂલ્યને ઓળખવા ગ્રાહકોને ઓળખવા મૂલ્ય બનાવવા મૂલ્ય પહોંચાડવા વગેરે પર નાણાં ખર્ચતો રહ્યો છે પરંતુ હવે સર્વિસ ફોર્મ માટે જે પ્રયાસ તેમણે સર્વિસ કંપનીએ મુક્યો છે તેની કિંમત પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે તેથી કિંમત એ એકમાત્ર રસ્તો છે જેમાં સર્વિસ આવક મેળવે છે અને તે ભાગને કેપ્ચરિંગ વેલ્યુ કહેવાય છે પછી અમે આ ઓળખને એક જ સમયે મૂલ્ય મેળવવા માટે કરીએ છીએ અને પછી આપણે બજારમાં હોવા માટે આ પગલાંને પુનરાવર્તિત કરવા પડશે પરંતુ માર્કિંગ શૂન્યાવકાશમાં કરવામાં આવે છે તેથી ગ્રાહકોને જાળવી રાખવા અને ગ્રાહકોને નવી સર્વિસ આપવા માટે કંપનીએ કંઈક વધુ કરવું પડશે તેથી અમે ટકાઉ મૂલ્ય સાથે ઉતર્યા છીએ તેનો અર્થ એ છે કે અમે જે મૂલ્ય બનાવ્યું હતું અને તેને પ્રોત્સાહન આપ્યું હતું અને તેની કિંમત હતી અને ગ્રાહકોએ જે ખરીદ્યું છે તે અમને આપવામાં આવે છે તે લાંબા સમય સુધી ચાલવું જોઈએ અને તે ટકાઉ હોવું જોઈએ તેથી આને ટકાઉ મૂલ્ય કહેવાય ટકાઉ મૂલ્યમાં નવી સર્વિસ વિકાસ ગ્રાહક જાળવણી અને બ્રાન્ડિંગનો સમાવેશ થાય છે હવે નવી સર્વિસ વિકાસ શું છે હવે તમારી પાસે કેટલીક સર્વિસ છે જે અત્યારે પૂરી પાડવામાં આવી રહી છે પરંતુ તમે પૂરી પાડશો પણ તફાવત સર્વિસ ગ્રાહકોને કંપની માટે નવી સર્વિસ હોઈ શકે છે તેથી તે નવી સર્વિસ નો વિકાસ છે પછી અમે ગ્રાહક રીટેન્શન પર આવીએ છીએ તેનો અર્થ એ છે કે તમારે જોવું પડશે કે તમારા ગ્રાહકો જેને તમે સેવા આપી છે તેવો સંતુષ્ટ અને આનંદિત છે કે નહિ જો તેઓ સંતુષ્ટ અથવા આનંદિત હોય તો જ તેઓ જઈને અન્ય 5 લોકોને કહેશે કે આ સર્વિસ સારી હતી અને તેઓએ આવીને સર્વિસ પ્રદાતા સાથે સર્વિસ નો આનંદ માણવો જોઈએ તેથી આ રીતે ગ્રાહક અન્યને મૂલ્યનો સંદર્ભ આપશે તેઓ અન્યને સર્વિસ નો સંદર્ભ આપશે એ જ રીતે તેઓ પોતે પણ ફરી ફરી આવતા અને તેથી કેટલાક ગ્રાહકોની ફરીથી ખરીદી થશે ઠીક છે પછી આપણે બ્રાન્ડિંગ પર આવીએ છીએ તેથી સર્વિસને તેને બ્રાન્ડ નામ આપીને બ્રાન્ડેડ કરવી પડે છે તેથી જ્યારે કોઈ સર્વિસ ને બ્રાન્ડ નામ આપવામાં આવે છે ત્યારે લોકો સમજવાનો પ્રયત્ન કરે છે અથવા લોકો સમજે છે કે સર્વિસ ને કોઈ ચોક્કસ બ્રાન્ડ હેઠળ છે બ્રાંડ દ્રારા લોકો એક પ્રકારની ખાતરી મેળવે છે જેમ કે મેકડોનાલ્ડ્સ જે એક બ્રાંડ છે ત્યાં લોકો ને ખાતરી છે કે તેમને ગુણવત્તાયુક્ત સેવા જ મળશેકીમત ત્યાં ગૌણ બની જાય છે જો તે આઇટીસી હોટલો જેવી અન્ય હોટલોની સાંકળ છે તો ત્યાં તે બ્રાન્ડ હશે જેમ કે આઇટીસી સોનાર બંગલા એક બ્રાન્ડ છે અને તેઓ સર્વિસ નો અનુભવ કરશે અને તેઓ જાણતા હશે કે આ બ્રાન્ડ પાસેથી શું અપેક્ષા રાખવી જેથી તેઓ હંમેશા સંતુષ્ટ રહે અને તેઓ અન્યને સર્વિસ નો સંદર્ભ આપે બ્રાન્ડિંગ અને ગ્રાહક જાળવણીના કેટલાક અન્ય ફાયદાઓ પણ છે કે જ્યારે સર્વિસ સર્વિસ ની કિંમત સહેજ વધે છે ગ્રાહકો સર્વિસ ખરીદવાનું બંધ કરતા નથી પરંતુ જો સર્વિસ ની કિંમત સર્વિસ ની કિંમત ઘટે તો ગ્રાહકો પાસેથી માંગમાં પ્રમાણસર વધારો થશે બ્રાન્ડ સાથે શું થાય છે જ્યારે માર્કેટિંગ કર્મચારીઓ ગ્રાહકોની મુલાકાત લે છે ગ્રાહકો બ્રાન્ડ વિશે અગાઉથી જાણતા હતા અને તેથી ગ્રાહકો તરત જ ઓળખી લેશે કે આ તે બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી તેઓ ચોક્કસ કંપની બ્રાન્ડમાંથી કંઈક ખરીદવામાં રસ લે છે